નમસ્કાર ગઈકાલે આપણે વિવિધ સર્કિટ એલિમેન્ટ્સ જેવા કે રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ વિશે વાત કરી હતી આપણે તેમના ગુણધર્મો જોયા અને તે એલિમેન્ટ્સ માટેના સંબંધિત સમીકરણો પણ જોયા આપણે ઓહમના નિયમ Ohm's Law ની પણ ચર્ચા કરી હવે આજે આપણે તે ચર્ચા ચાલુ રાખીશું અને ઇલેક્ટ્રિકલ સર્કિટ ના એનાલિસિસ માટે મહત્વપૂર્ણ એવા અન્ય મૂળભૂત નિયમ શું છે તે જોવાનો પ્રયાસ કરીશું હવે ઓહમનો નિયમ પોતે સર્કિટનું એનાલિસિસ કરવા માટે પૂરતો નથી તો કિર્ચોફના બે નિયમ Kirchhoff's two laws વિકસિત કરવામાં આવ્યા છે જે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિકલ સર્કિટનું એનાલિસિસ કરવા માટે પૂરતા અને શક્તિશાળી ટુલ નો સેટ છે આ બે નિયમ શું છે આ બે નિયમ કિર્ચોફનો કરંટ નિયમ અને કિર્ચોફનો વોલ્ટેજ નિયમ છે કિર્ચોફનો કરંટ નિયમ ચાર્જ સંરક્ષણના નિયમ પર આધારિત છે તેનો અર્થ એ છે કે કોઈ ચોક્કસ સિસ્ટમ માં ચાર્જ નો એલજિબ્રિક સમ બદલી શકતો નથી અને આ કિર્ચોફનો કરંટ નિયમ જણાવે છે કે કોઈ ચોક્કસ નોડ અથવા ક્લોસ બાઉંડ્રી માં પ્રવેશતા કરન્ટ્સનો એલજિબ્રિક સમ હંમેશા 0 રહેશે તમે તેને મેથેમેટિકલી કેવી રીતે રજૂ કરશો તમે તેને in ના સરવાળા ની જેમ રજૂ કરશો તે n મા એલિમેન્ટ્ અથવા સર્કિટની n મી શાખામાં વહેતો કરંટ છે તો in એ n મી શાખામાં વહેતો કરંટ છે તો KCL કહે છે કે બધી શાખાઓમાં વહેતા તમામ કરન્ટ્સનો સરવાળો 0 થાય છે જ્યાં n 1 થી N છે N શું છે N એ ચોક્કસ નોડ જ્યાં આપણે સર્કિટનું એનાલિસિસ કરી રહ્યાં છે તેની સાથે જોડાયેલ કુલ શાખાઓની સંખ્યા છે અથવા તમે કહી શકો છો કે તે કોઈ ચોક્કસ ક્લોસ બાઉંડ્રીમા જતી અથવા માથી બહાર આવતી કુલ શાખાઓની સંખ્યા છે હવે આ નિયમમાં ટર્મિનલ માં પ્રવેશતા કરંટને પોઝિટીવ માનવામાં આવે છે અને કરંટ જે નોડ છોડે છે તે નેગેટીવ માનવામાં આવે છે તો જો તમે આ વિશિષ્ટ આકૃતિ જુઓ અને તમે નોડ પર કિર્ચોફના કરંટ નિયમને લાગુ કરવાનો પ્રયાસ કરો જ્યાં નોડ પર કરન્ટ્સ આવે છે અને બહાર જતા હોય છે કરંટ i1 નોડની અંદર જઈ રહ્યો છે તો તે પોઝિટીવ છે કરંટ i2 બહાર આવી રહ્યું છે તો તે નેગેટીવ છે તેવી જ રીતે i3 પોઝિટીવ છે અને i4 અને i5 નેગેટીવ છે અને તમામ કરન્ટ્સનો સરવાળો 0 ની બરાબર હશે જે KCLના ચોક્કસ સમીકરણને સંતોષે છે અથવા વૈકલ્પિક રીતે તમે લખી શકો છો કે i1 વત્તા i3 એ i2 વત્તા i4 વત્તા i5 ની બરાબર છે તો આમાંથી તમે શું નિષ્કર્ષ કાઢી શકો છો કે નોડમાં પ્રવેશતા કરન્ટ્સનો સરવાળો નોડને છોડતા કરન્ટ્સના સરવાળા બરાબર છે હવે આપણે કિર્ચોફના બીજા નિયમ વિશે વાત કરીએ અને આ બીજો નિયમ કોંઝર્વેશન ઓફ એનર્જી સિદ્ધાંત પર આધારિત છે આ કિર્ચોફનો વોલ્ટેજ નિયમ જણાવે છે કે કોઈ ચોક્કસ બંધ લૂપ ની અંદર તમામ વોલ્ટેજનો એલ્જિબ્રિક સમ 0 હશે તો આ કિસ્સામાં આ Vm એ લૂપમાં જોડાયેલા કોઈ ચોક્કસ એલિમેન્ટ્ની એક્રોસ મા વોલ્ટેજ છે અને જો તમે કોઈ વિશિષ્ટ લૂપમાંના બધા એલિમેન્ટ્સના બધા વોલ્ટેજનો સરવાળો કરો છો તો તમને મળશે કે વોલ્ટેજનો સરવાળો હંમેશા 0 છે અને m એ 1 થી M સુધી છે જ્યાં M લૂપમાં વોલ્ટેજની સંખ્યા છે અને Vm કે જેને આપણે m મો વોલ્ટેજ તરીકે ગણ્યો છે હવે તમે કોઈ ચોક્કસ સર્કિટમાં કિર્ચોફના વોલ્ટેજ નિયમનું એનાલિસિસ કેવી રીતે કરશો ચાલો આપણે આ ચોક્કસ સર્કિટ જોઈએ જ્યાં બધા એલિમેન્ટ્સ કોઈ ચોક્કસ લૂપમાં જોડાયેલા છે તો આ લૂપ બંધ લૂપ છે જો આપણે આ વિશિષ્ટ લૂપ માટે કિર્ચોફના વોલ્ટેજ નિયમને લાગુ કરીએ તો આપણે શું લખીશું ચાલો આપણે v1 થી શરૂ કરીએ કારણ કે આપણે v1 થી શરૂ કરી રહ્યા છીએ એટલે કે આપણે વોલ્ટેજ સોર્સ ના નેગેટીવ ટર્મિનલની અંદર જઈ રહ્યા છીએ અને વોલ્ટેજ સોર્સના પોઝિટીવ ટર્મિનલની બહાર આવીશું તેનો અર્થ એ કે વોલ્ટેજ નેગેટીવથી પોઝિટીવ ટર્મિનલ દરમિયાન વધી રહ્યો છે તેથી આપણે v1 ને માઈનસ તરીકે રજુ કરીશું અને પછી રેઝિસ્ટન્સ માટે v2 પોઝિટીવ છે કારણ કે આપણે પોઝિટીવ બાજુથી પ્રવેશ કરી રહ્યા છીએ અને નેગેટીવ બાજુમાંથી બહાર આવી રહ્યા છીએ તો અહીં તે વોલ્ટેજ ડ્રોપ છે તો વોલ્ટેજ ડ્રોપ માટે આપણે પોઝિટીવ લખી રહ્યા છીએ અને વોલ્ટેજ રાઇઝ માટે આપણે નેગેટીવ લખી રહ્યા છીએ વોલ્ટેજ v3 માટે આપણે ફરીથી પોઝિટીવ લખીશું કારણ કે રેઝિસ્ટન્સ દરમ્યાન આપણે વોલ્ટેજ ડ્રોપ જોશું અને પછી જ્યારે આપણે આ વોલ્ટેજ સોર્સ તરફ જઈશું ત્યારે વોલ્ટેજ ફરીથી નેગેટીવ થી પોઝિટિવ તરફ વધી રહ્યો છે તેથી આપણે v4 ને નેગેટિવ વોલ્ટેજ તરીકે લીધો છે અને તે પછી ફરીથી રેઝિસ્ટિવ એલિમેન્ટ વચ્ચે તે v5 વોલ્ટેજ ડ્રોપ છે તો આપણે v5 પોઝિટિવ તરીકે કહીશું હવે જો તમે આ સમીકરણમાં એલિમેન્ટ્સને ફરીથી ગોઠવો તો આપણે કહી શકીએ કે v1 v4 એ v2 v3 v5 સિવાય કંઈ નથી હવે આમાંથી તમે શું નિષ્કર્ષ કાઢી શકો કોઈ વિશિષ્ટ લૂપમાં વોલ્ટેજ ડ્રોપ નો સરવાળો વોલ્ટેજ વધવા ના સરવાળા જેટલો છે હવે આપણે સિરીઝ રેઝિસ્ટર્સ અને વોલ્ટેજ ડિવિઝન ખ્યાલ વિશે વાત કરીએ ચાલો નીચે સર્કિટ જોઈએ જ્યાં બે રેઝિસ્ટર સિરીઝમાં જોડાયેલા છે અને સમાન કરંટ બંને રેઝિસ્ટરમાંથી પસાર થાય છે કારણ કે તે સિરીઝમાં જોડાયેલ છે અને તે લૂપ પૂર્ણ કરી રહ્યા છે તો તમે કયો નિયમ લાગુ કરી શકો તમે કિર્ચોફના વોલ્ટેજ નિયમને લાગુ કરી શકો છો હવે કરંટ સમાન છે તો રેઝિસ્ટર R1 ની એક્રોસમા વોલ્ટેજ ડ્રોપ v1iR1 તરીકે લખી શકાય છે અને તે જ રીતે રેઝિસ્ટર 2 સામે વોલ્ટેજ ડ્રોપv2iR2 હશે તો કિર્ચોફના વોલ્ટેજ નિયમમાંથી કુલ વોલ્ટેજ તમે vv1v2 લખી શકો છો હવે કરંટ સમાન હોવાથી તમે કરંટને બહાર કાઢી શકો છો અને તમનેvv1v2iR1R2iReq મળશે તો આ સમીકરણ આ વિશિષ્ટ સમીકરણનો આ વિશિષ્ટ ભાગ આ આકૃતિની સહાયથી રજૂ કરવામાં આવશે જ્યાં આપણી પાસે v વોલ્ટેજ સોર્સ છે અને R1 અને R2 બંને રેઝિસ્ટરનો સમકક્ષ રેઝિસ્ટર છે તો ReqR1R2 હવે જો તમે આ વિશેષ સમીકરણને સામાન્ય બનાવશો તો તમે તેને મલ્ટીપલ રેઝિસ્ટર માટે લંબાવી શકો છો તો સિરીઝમાં જોડાયેલા કોઈપણ સંખ્યાબંધ રેઝિસ્ટન્સ માટે સમકક્ષ રેઝિસ્ટન્સ એ વ્યક્તિગત રેઝિસ્ટન્સનો સરવાળો હશે તો માની લો કે જો તમારી પાસે R1 R2 જેવા Rn સુધી સિરીઝમાં n રેઝિસ્ટન્સ છે તો તેનો સમકક્ષ રેઝિસ્ટન્સ શું હશે સમકક્ષ રેઝિસ્ટન્સ એ સિરીઝમાં જોડાયેલા તમામ રેઝિસ્ટન્સનો સરવાળો છે ReqR1R2Rni1nRi હવે રેઝિસ્ટર્સમાં વહેંચાયેલ વોલ્ટેજ એ તેમના રેઝિસ્ટન્સના સીધા પ્રમાણસર છે ધારો કે ત્યાં એક રેઝિસ્ટર Rn છે અને તે રેઝિસ્ટર ની એક્રોસમા વોલ્ટેજ vnછે તો પછી vnRnR1R2Rnv હવે ચાલો આપણે એવા કેસ વિશે વાત કરીએ જ્યાં રેઝિસ્ટર્સ પેરેલલ રીતે જોડાયેલા છે ત્યાં આપણે કહીશું કે કરંટ ડીવીઝનનું પાલન કરવામાં આવશે તો ચાલો હવે આ આકૃતિ લઈએ જ્યાં વોલ્ટેજ R1 અને R2 સાથે જોડાયેલ છે જે બંને પેરેલલ છે તો R1 માથી વહેતો કરંટ i1 અને R2 માથી વહેતો કરંટ i2 હશે આ બંને પેરેલલ હોવાથી તમે શું લગાવી શકો છો તમે કિર્ચોફના કરંટનો નિયમ લાગુ કરી શકો છો તો મૂળભૂત રીતે એક મહત્વપૂર્ણ વસ્તુ જે તમે હંમેશા થમ્બ રુલ તરીકે લઈ શકો છો તે છે કે જ્યારે પણ તમે સિરીઝમાં જોડાયેલા એલિમેન્ટ્સને જુઓ ત્યારે તમે ખાલી કિર્ચોફનો વોલ્ટેજ નિયમ લાગુ કરી શકો છો અને જ્યારે તમે પેરેલલ ફેશન માં જોડાયેલા એલિમેન્ટ્સ જોશો ત્યારે તમે કિર્ચોફના કરંટ નિયમનો ઉપયોગ કરી શકો છો તો આ 2 મહત્વપૂર્ણ નિયમ છે અને સર્કિટના આધારે તમે તેમને લાગુ કરી શકો છો તો ચાલો હવે આપણે આ ચોક્કસ સર્કિટ જોઈએ જ્યાં કરંટ i1 અને i2 માં વહેંચાય છે i1એ R1 માથી વહે છે અને i2 એ R2 માથી વહે છે R1 અને R2 બંનેમાં વોલ્ટેજ સમાન હોવાને કારણે તમે ફક્ત ઓહ્મના નિયમનો ઉપયોગ કરીને i1 શોધી શકો છો i1 એ vR1 છે હવે એ જ રીતે i2 માટે પણ તમે લખી શકો છો i2 એ v R2 સિવાય કંઈ નથી તો અંતે ii1i2vR1vR2v1R11R2vReq આ તમે સમકક્ષ આકૃતિનો ઉપયોગ કરીને પ્રસ્તુત કરી શકો છો જ્યાં વોલ્ટેજ એ સમકક્ષ રેઝિસ્ટન્સ R સાથે સિરીઝમાં જોડાયેલ છે હવે જો તમારે તેને સરળ બનાવવું હોય તો તમે શું લખશો માની લો કે જો પેરેલલમાં n રેઝિસ્ટન્સ હોય તો 1 ભાગ્યા R બરાબર બીજું કંઇ નથી પરંતુ 1R1 વત્તા 1R2 થી લઇને 1Rn સુધી છે અથવા ગાણિતિક દ્રષ્ટિએ તમે લખી શકો છો કે i ના સરવાળો એ 1 થી N સુધી 1 ભાગ્યા Ri ની બરાબર છે જ્યાં i એ 1 થી N ની વચ્ચે હોય છે 1Req1R11R21Rni1n1Ri જ્યાં N એ એલિમેન્ટ્સની સંખ્યા છે જે પેરેલલ ફેશનમાં જોડાયેલા રેઝિસ્ટર્સની સંખ્યા છે તો તમે આ વિશેષ એસ્પેક્ટ ને કેવી રીતે સંક્ષેપ માં લખી શકો છો આ કહે છે કે પેરેલલમા જોડાયેલા કોઈપણ સંખ્યાબંધ રેઝિસ્ટરનો સમકક્ષ રેઝિસ્ટન્સ એ વ્યક્તિગત રેઝિસ્ટન્સના રેસિપ્રોકલ ના સરવાળનો રેસિપ્રોકલ હોય છે તો વ્યક્તિગત રેઝિસ્ટન્સનો રેસિપ્રોકલ 1Ri છે અને પછી તમે સરવાળો કરશો અને આખરે તમને જે મળશે તમે ફરીથી તેનો રેસિપ્રોકલ કરશો અને તમને સમકક્ષ રેઝિસ્ટન્સનું મૂલ્ય મળશે તેનો અર્થ એ છે કે તમે ખાલી R સમકક્ષ લખી શકો છો જે વ્યક્તિગત રેઝિસ્ટન્સના રેસિપ્રોકલ ના સરવાળોના રેસિપ્રોકલ સિવાય કંઈ નથી હવે જ્યારે તમે કરંટ ડિવિઝન વિશેની વાત કરો છો જે સર્કિટ તમે અગાઉની સ્લાઇડમાં જોઇ હતી ત્યારે તમને વ્યક્તિગત રેઝિસ્ટર દ્વારા વહેતો કરંટ i1iR2R1R2i2iR1R1R2 મળશે હવે તમે પૂછશો કે આપણે આ મૂલ્યોને કેવી રીતે શોધી શકીએ છીએ તો ચાલો જોઈએ કે આ વિશિષ્ટ આકૃતિને જોઈને તમે i1 અને i2 ની કિંમત કેવી રીતે શોધી શકો છો તો હવે તમે જાણો છો કે i એ i1 વત્તા i2 સિવાય કંઈ નથી અને વોલ્ટેજ v બંને રેઝિસ્ટરની એક્રોસ્મા લાગુ કરેલ છે તેથી vi1R1i2R2 તો અહીંથી તમે i2 ની કિંમત શોધી શકો છો જે i1R1R2 સિવાય કંઈ નથી હવે ii1i1R1R2 હવે જો તમે સરળ બનાવશો તો ii1R1R2R2 તેથી i1iR2R1R2 i2iR1R1R2 હવે ચાલો આપણે ઉદાહરણ લઈએ જો તમને સર્કિટમાં i2 અને v2 અને 3 ઓહ્મ રેઝિસ્ટરમાં ડિસિપિટેડ પાવર શોધવાનુ પૂછવામાં આવે તો તમે શું કરશો આ બંને પેરેલલ રીતે જોડાયેલા હોવાથી તમે આ નોડ પર કિર્ચોફના કરંટના નિયમનો ઉપયોગ કરી શકો છો અને તે સમકક્ષ રેઝિસ્ટન્સ શું છે તે શોધવાનો પ્રયાસ કરી શકો છો તો તમને સમકક્ષ રેઝિસ્ટન્સ Req46||3463636 મળશે તો સર્કિટનો કુલ R સમકક્ષ 6 ઓહ્મ બરાબર હશે અને તે મુજબ તમે કરંટની કિંમત શોધી શકો છો iVReq1262A હવે 2 ઓહ્મના પેરેલલ રેઝિસ્ટન્સની એક્રોસ્મા વોલ્ટેજ જે મૂળરૂપે આ ચોક્કસ સેગમેન્ટ નો સમકક્ષ રેઝિસ્ટન્સ હશે તે છે v2i24 V કેમ કે આ વોલ્ટેજ v2 બંને રેઝિસ્ટર માટે સામાન્ય છે તમે v2 નુ મૂલ્ય શોધી શકો છો આ સંયોજન માટે અને પછી છેલ્લે કરંટ ડીવીઝનનો ઉપયોગ કરીને તમે i2 ની કિંમત શોધી શકો છો તો તમને 6 ઓહ્મ અને 3 ઓહ્મ પેરેલલ રેઝિસ્ટરના સમકક્ષ સંયોજન માટે 4 વોલ્ટ જેટલું મૂલ્ય મળે છે જે v2 છે પછી કરંટ ડીવીઝનના નિયમનો ઉપયોગ કરીને તમે કરંટ i2 ની કિંમત મેળવી શકો છો Pv2i24435 33W હવે આપણે સિરીઝ કેપેસિટર વિશે વાત કરીએ હવે નીચેની સર્કિટને ધ્યાનમાં લો જ્યાં સિરીઝમાં n કેપેસિટર જોડાયેલા છે તમે જોઈ શકો છો કે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ વાપરી શકાય છે કારણ કે આ સિરીઝમાં જોડાયેલા છે તો જ્યારે કિર્ચોફના વોલ્ટેજ નિયમ લાગુ કરો ત્યારે તમને vv1v2vn મેળશે કારણ કે આ વોલ્ટેજ એ વ્યક્તિગત કેપેસિટરની એક્રોસમા વોલ્ટેજ છે હવે વોલ્ટેજ v શું છે k મા કેપેસિટર માટે વોલ્ટેજ v vkt1Ckt0tidtvk તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તો આ તે છે જેની પહેલાના વર્ગમાં આપણે ચર્ચા કરી હતી જ્યાં આપણે વિવિધ રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર એલિમેન્ટ્સનું એનાલિસિસ કર્યું છે હવે આ k મા કેપેસિટર માટે છે જો તમે સિરીઝમાં જોડાયેલા બધા કેપેસિટર માટે વોલ્ટેજ ઉમેરશો તો તમને કુલ વોલ્ટેજ v ની કિંમત v1C1t0tidtv11C2t0tidtv21Cnt0tidtvn મળશે તેથી જ્યારે તમે આ વિશેષ સમીકરણને ફરીથી ગોઠવો ત્યારે તમે બધા જ કૅપેસિટન્સ ને ઈન્ટીગ્રલ ની બહાર એક સાથે કાઢી શકો છો કારણ કે આ કોન્સ્ટન્ટ કોંટીટી છે અને પછી પ્રારંભિક વોલ્ટેજ 1C11C21Cnt0tidtv1t0v2t0vnt0 પ્રાપ્ત કરવા માટે

તો તમે શું લખી શકો છો 1Ceqt0tidtv હવે જો તમે આ બંનેની તુલના કરો તો તમે સરળતાથી નિષ્કર્ષ પર આવશો કે 1Ceq એ વ્યક્તિગત કૅપેસિટન્સ ના રેસિપ્રોકેલના સરવાળા સિવાય કંઈ નથી તો તમે સરળતાથી 1Ceq1C11C21Cni1n1Ci લખી શકો છો n સિરીઝમાં જોડાયેલા કેપેસિટરની સંખ્યા છે તો હવે તમે શું કહી શકો n સિરીઝમા જોડાયેલા કેપેસિટરનો સમકક્ષ કેપેસિટીન્સ એ વ્યક્તિગત કેપેસિટીન્સના રેસિપ્રોકેલના સરવાળાનો રેસિપ્રોકેલ છે તે c સમકક્ષ છે જે વ્યક્તિગત કૅપેસિટન્સ ના રેસિપ્રોકેલ ના સરવાળાનો રેસિપ્રોકેલ છે હવે જો તમે તેની તુલના રેઝિસ્ટન્સ સાથે સંબંધિત અગાઉની ચર્ચા સાથે કરો તો તમે જોઈ શકો છો કે સિરીઝમાં કેપેસિટર તે જ રીતે ભેગા થાય છે જેમ તમે પેરેલલમાં રેઝિસ્ટન્સને જુઓ છો હવે ચાલો કેપેસિટર વિશે વાત કરીએ જે પેરેલલમા જોડાયેલા છે તો અહીં તમે શું કરી શકો તમે ખાલી કિર્ચોફના કરંટના નિયમને લાગુ કરી શકો છો અને તમે સમકક્ષ કેપેસિટીન્સનું મૂલ્ય શોધી શકો છો તો જ્યારે તમે કિર્ચોફના કરંટના નિયમને લાગુ કરો છો ત્યારે તમે જાણો છો કે ith મા કેપેસિટરમાં વહેતા કરંટને આ રીતે લખી શકાય છે ikCkdvdt આ તે છે જે આપણે પાછલા લેક્ચર માં જોયું હતું તો જો તમે બધા કરન્ટ્સનો સરવાળો કરો તો તે કરંટ સર્કિટમાં બતાવ્યા પ્રમાણે સમાન હશે તેથી કુલ કરંટ i1 વત્તા i2 વત્તા in સુધી છે તો જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને મળશે iC1dvdtC2dvdtCndvdt જો તમે સરવાળો કરો તો તમે લખી શકો છો i1nCidvdtCeqdvdt આખરે તમે કહેશો કે c સમકક્ષ એ વ્યક્તિગત કૅપેસિટન્સ ના સરવાળા સિવાય કંઈ નથી જે સર્કિટમાં પેરેલલમા જોડાયેલ છે તો n પેરેલલ જોડાયેલ કેપેસિટરનું સમકક્ષ કેપેસિટીન્સ એ વ્યક્તિગત કૅપેસિટન્સ નો સરવાળો સિવાય કંઈ નથી તો હવે જો તમે રેઝિસ્ટર્સ અને કેપેસિટરથી સંબંધિત સર્કિટ્સના સહસંબંધને અવલોકન કરો તો તમે કહી શકો છો કે પેરેલલમાં જોડાયેલા કેપેસિટરને સિરીઝમાં જોડાયેલા રેઝિસ્ટરની જેમ જ ભેગા કરી શકો છો ચાલો હવે ઇન્ડક્ટર્સ વિશે વાત કરીએ ધારો કે ત્યાં Ln ઇન્ડક્ટર્સ છે જે સિરીઝમાં જોડાયેલા છે તો તમે શું લખી શકો છો તમે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ લાગુ કરી શકો છો કારણ કે તે લૂપમાં જોડાયેલા છે v એ કંઇ નથી પરંતુ વ્યક્તિગત ઇન્ડક્ટર્સના વ્યક્તિગત વોલ્ટેજના સરવાળો છે vv1v2vn તો આપણે જાણીએ છીએ કે vkLkdidt i એ બધા ઇન્ડક્ટર્સમાં સમાન છે તો તમે શું લખી શકો છો vL1didtL2didtLndidt તેથી જ્યારે તમે બધા ઇન્ડક્ટરોનો સરવાળો કરો ત્યારે તમે સરળતાથી લખી શકો છો i1nLididtLeqdidt તમે નિષ્કર્ષ પર આવી શકો છો કે L સમકક્ષ તે ચોક્કસ સર્કિટમાં સિરીઝમાં જોડાયેલા તમામ વ્યક્તિગત ઇન્ડક્ટન્સ ના સરવાળા સિવાય કંઈ નથી તો n સીરીઝમા જોડાયેલા ઇન્ડક્ટર્સનું સમકક્ષ એ વ્યક્તિગત ઇન્ડક્ટન્સ નો સરવાળો છે LeqL1L2Lni1nLi તેથી જો તમે સિરીઝના સંયુક્ત રેઝિસ્ટર્સ સાથે સરખાવો તો તમે કહી શકશો કે સંયુક્ત સિરીઝમાંના ઇન્ડક્ટર્સને સિરીઝમાં જોડાયેલા રેઝિસ્ટર્સની જેમ સમાન રીતે રજૂ કરવામાં આવે છે હવે ચાલો પેરેલલમાં જોડાયેલા ઇન્ડક્ટર્સ વિશે વાત કરીએ આ આકૃતિમાં તમે જોશો કે આ ઇન્ડક્ટર્સ પેરેલલમા જોડાયેલા છે જ્યારે આ ઇન્ડક્ટર પેરેલલમા જોડાયેલા હોય છે તેનો અર્થ એ છે કે તમે કિર્ચોફનો કરંટના નિયમને લાગુ કરી શકો છો જો તમે કિર્ચોફના કરંટના નિયમને લાગુ કરો તો તમને i મળશે કે જે કરંટ વોલ્ટેજ સોર્સમાંથી આવે છે તે કંઇ નથી પરંતુ વ્યક્તિગત ઇન્ડક્ટર્સમાં વહેતા વ્યક્તિગત કરન્ટ્સનો સરવાળો છે અને આખરે ઉદ્દેશ્ય તેના સમકક્ષ સર્કિટ ઇન્ડક્ટન્સનું મૂલ્ય શોધવાનું છે તો તમારે શું કરવાની જરૂર છે તમારે પ્રત્યેક ઇન્ડક્ટરમાં વ્યક્તિગત રીતે વહેતા કરંટનું મૂલ્ય શોધવું પડશે તેથી તમે લખશો ikt1Lkt0tvdtik i ને ઇંટિગ્રલ સ્વરૂપમાં લખી શકાય છે અને કુલ કરંટના મૂલ્ય શોધવા માટે અહીં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમારે શું કરવું પડશે તમારે દરેક ઇન્ડક્ટરમાં વહેતા વ્યક્તિગત કરન્ટ્સનો સરવાળો કરવો પડશે દરેક ઇન્ડક્ટરની એક્રોસમાં વોલ્ટેજ સમાન છે પ્રથમ ઇન્ડક્ટર માટે આપણે લખીશું i11L1t0tvdti1t0 આ એવું કંઈક છે જે આપણે કહીએ છીએ કે શરૂઆતમાં આપણે એમ ધારી રહ્યા છીએ કે t0 સમયે ઇન્ડક્ટરમાં કંઈક કરંટ છે તેથી તે ઇન્ડક્ટર માટેની પ્રારંભિક સ્થિતિ તરીકે માનવામાં આવે છે તે જ રીતે ઇન્ડક્ટર 2 માટે પણ આપણે 1L2t0tvdt વત્તા ઇન્ડક્ટરમા વહેતો પ્રારંભિક કરંટ લખીશું અને જ્યારે આપણે બધા એલિમેન્ટ્સનો સરવાળો કરીશું ત્યારે આપણે લખી શકીએ છીએ i1L1t0tvdti11L2t0tvdti21Lnt0tvdtin 1l11L21Lnt0tvdti1t0i2t0int01Leqt0tvdti હવે જો તમે આ બેની તુલના કરો તો તમે લખી શકો છો 1Leq1L11L21Lni1n1Li તો N પેરેલલમા જોડાયેલ ઇન્ડક્ટર્સનું સમકક્ષ એ વ્યક્તિગત ઇન્ડક્ટન્સના રેસિપ્રોકેલ ના સરવાળાનો રેસિપ્રોકેલ છે તેનો અર્થ એ કે L સમકક્ષ ફક્ત વ્યક્તિગત ઇન્ડક્ટન્સના રેસિપ્રોકેલ ના સરવાળાના રેસિપ્રોકેલ તરીકે લખી શકાય છે બરાબર તેથી આપણે અવલોકન કરી શકીએ છીએ કે પેરેલલમાં જોડાયેલા ઇન્ડક્ટર્સ એ પેરેલલમાં જોડાયેલા રેઝિસ્ટરની જેમ જ જોડાય છે આપણે ત્રણેય રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર્સનું પેરેલલ અને સિરીઝ સંયોજન જોયું આગલા વર્ગમાં આપણે આ એલિમેન્ટ્સ વચ્ચેના ફેઝર સંબંધો શોધવાનો પ્રયત્ન કરીશું તે રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર માટેનો વોલ્ટેજ અને કરંટ ફેઝર સંબંધ છે અને પછી આપણે સાઇનુસોઈડલ રીતે બદલાતા વોલ્ટેજ અને કરંટ માટે ઈમ્પિડેન્સ નો સંબંધ સ્થિર કરીશું આપણે આજે આ સેશન સમાપ્ત કરીએ છીએ હવે પછીના વર્ગમાં આપણે આ કોંટીટીની ફેઝર રજૂઆત સાથે આગળ વધીશું આભાર